તેથી આ તેના માટે પ્રેરણા છે હવે ચાલો જોઈએ કે 2 D માં શું થાય છે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે ખરેખર શું થશે તે એક સંપૂર્ણ બાઉન્ડ્રી ની નથી પરંતુ ચાલો આપણે છેલ્લા સમય કરતા થોડી વધુ ચર્ચા કરીએ અને જોઈએ તમારી પાસે તેના પર થોડું નિયંત્રણ છે ઓકે તેથી 2 D માં જે થાય છે તે જ રીતે આ કંઈક આ રીતે છે મારી પાસે અહી થોડી બાઉન્ડ્રી કરે છે આવા તરંગનું સમીકરણ શું છે ત્યાં ak એ તરંગ સદિશ છે તેથી હું તે 2 D તરંગ માટે કહી શકું તેથી હું લખીશ અને આ બાઉન્ડ્રી પર હું લાગુ કરી રહ્યો છું આ બાઉન્ડ્રી શરત સાચી છે જે હતું તેથી અત્યારે શું થશે શું તે સંતુષ્ટ મને શું આપશે જે મને આપશે jk અને બીજું વિકલન jωc આપશે સાચું જે ખરેખર ૦ બરાબર થશે નહિ શાં માટે કારણકે તેથી આ સમીકરણ યોગ્ય નથી તેથી આ તરંગ માટે શું થશે ત્યાં આંકડાકીય રીફ્લેક્શન હશે સાચું તેથી તરંગ અહી અથડાય છે અને આ અભૌતીકીય રીફ્લેક્શન છે તેથી આપણે અત્યાર સુધીમાં FEMની ચર્ચાના કિસ્સામાં ઓછામાં ઓછું શું પૂર્ણ કર્યું હતું આપણે કહ્યું છે કે આપણે તેની સાથે જીવીએ છીએ આ તે જ છે જે તમને યોગ્ય મળ્યું છે મારો મતલબ છે કે તે આપણને 0 રીફ્લેક્શન આપશે અને કોઈ બિન શૂન્ય જેમાં હુ રીફ્લેક્શન મેળવી રહ્યો છે જે આપણે વિચાર્યું હતું પરંતુ અત્યારે આપણે શું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે વાસ્તવિકમાં રીફ્લેક્શનની કિંમત શું છે તેની ગણતરી કરે મારી ભૂલ કેટલી ખરાબ છે તે મારે બરાબર જાણવું જોઈએ તેથી ચાલો આપણે પૂછીએ કે R શું છે તેથી R એ રીફ્લેક્શનનો સહગુણક છે અને આ સંખ્યાત્મક રીફ્લેક્શન સહગુણક છે તે યાદ રાખવું તેથી તેથી હું પણ લખી શકું છું તેને આપણે cos અને sin ના શબ્દમાં પણ લખી શકાય છે તેથી આ શું છે અને ઓકે તેથી મારી પાસે અહી આપાત તરંગ અને પરાવર્તિત તરંગ છે ઓકે તેથી આપાત ક્ષેત્ર શું છે આપાત ક્ષેત્ર એ છે કે તરંગ નીચે ડાબી બાજુથી ઉપરના જમણી બાજુ ટ્રાવેલિંગ કરે છે તેથી હું આ રીતે લખી શકું પરાવર્તિત તરંગ આ પ્રકારે બની જશે ઓકે તેથી કુલ ક્ષેત્ર એ આપાત અને પરાવર્તિતના સરવાળા બરાબર થશે રીફ્લેક્શન સહગુણક R જે હું જાણતો નથી જેને હું શોધવા માંગું છું તેથી બાઉન્ડ્રી ની કંડીશન કહે છે કે આ લાગુ કરોઆ મારું FDTD શું કરશે જે કઈ વિદ્યુતક્ષેત્ર આવે છે હું લાગુ કરવા જઈ રહ્યો છું અને આપણે જાણીએ છીએ કે આ શૂન્ય નથી જ્યારે તરંગ લંબથી તરીકે શું છે તેની ગણતરી કરવાની મંજુરી આપે છે તો ચાલો આપણે તેને બદલીએ અને જોઈએ તેથી ત્યાં x વિકલન છે ત્યાં t વિકલન છે ત્યાં y નું વિકલન સાચું નથી તેથી આ ઘાતાંકીય અર્થમાં મારો મતલબ છે કે આપાત અને પરાવર્તિત ક્ષેત્રો y પદ હમણાં જ રદ કરશે બરાબર વિદ્યાર્થી તે વાસ્તવિક હતું તેથી તે હોવું જોઈએ તેથી અહી થોડુક મુંજવણ છે આ આપાત ક્ષેત્ર કોઈ એન્ટેના અથવા કોઈ વસ્તુ માંથી બહાર આવતું હોય તેવું ન માનો મારો મતલબ તે નથી તે ક્ષેત્ર છે જે બાઉન્ડ્રી પર આપાત થાય છે જેનું મારે અવલોકન કરવું છે તેથી આ આપાત એ ખરેખર ફેલાયેલું ક્ષેત્ર છે અને જો આ બાઉન્ડ્રી ની કંડીશન સંપૂર્ણ હતી ત્યાં કોઈ પરાવર્તિત ક્ષેત્ર હોવું જોઈએ નહીં તેથી તે જ હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું પહેલા ધારો કે મેં આ તરંગ ટ્રાવેલિંગ ને આ રીતે લીધું છે તેથી R શૂન્ય હતું તેથી કુલ સરવાળો શૂન્ય હતો હવે પરાવર્તિત ક્ષેત્ર શું છે તે શોધવા માટે આપણે આનો ઉપયોગ કરવા માંગીએ છીએ વિદ્યાર્થી તે છે ના FDTD માં ફરીથી બે રચના

હા તેથી આ ખરેખર નથી FDTD એ શું અમલમાં મૂકશે આ FDTD નું વિશ્લેષણ છે તેથી આપણે FDTD અપડેટ સમીકરણોમાં અત્યાર સુધીમાં શું જોયું છે E અને H બંને કુલ ક્ષેત્ર છે બરાબર તેથી ઉદાહરણ તરીકે અહી કોઈ ફેલાયેલા નથી અને અહિયા મારી બાઉન્ડ્રી ઓ છે તેથી તેના પર જે પણ ક્ષેત્રો અનુસરે છે તે ફેલાયેલા ક્ષેત્રો છે બરાબર તેથી હું તેના પર બાઉન્ડ્રી કંડીશન લગાવવા જઈ રહ્યો છું પરંતુ સંપૂર્ણ બાઉન્ડ્રી કંડીશન ના કારણે રીફ્લેક્શન શું છે તેનું વિશ્લેષણ આપણે હવે કરી રહ્યા છીએ તેથી પ્રથમ પદ તે મને શું આપે છે તેથી હું આ મેળવવા જઇ રહ્યો છું ઓકે તો અહીં આ એક માત્ર ચલ R છે જે મને બરાબર નથી ખબર તેથી હું અહીંથી R લખી શકું છું તેથી જો આને હું અહિયાં આલેખ છું જો હું અહિયાં ના વિધેયમાં આલેખ બનાવીએ છીએ આ એ શૂન્ય બરાબર છે તેથી 0 શું થશે શૂન્ય અહીંથી શરુ થાય છે તેથી 90 શું થશે તેથી જે 1 બની જશે તેથી આ આપણને જોવા દે છે મારો મતલબ એ કે આ વિશ્લેષણ ખરેખર FDTD અથવા કોઈપણ વસ્તુ પર આધારિત નથી તે એક સામાન્ય વિશ્લેષણ છે મેં અહી કોઈપણ અપડેટ સમીકરણ અથવા જેકંઈપણ શામેલ કર્યું નથી બરાબર હું આમાં જે પૂછું છું તે છું 2D તરંગ પર બાઉન્ડ્રી કંડીશન લગાવવાની શું અસર છે તમે FEM ચર્ચામાં પણ કરી શક્યા હોત તેથી શું આ તમરે બાઉન્ડ્રી કંડીશન ની રચના કેવી રીતે કરવી તે વિશે થોડી સમજ આપશેઅહિયાં રીફ્લેક્શન 0 પર શૂન્ય થશે શું હું ખૂણો બદલી શકું જો હું બીજા કેટલાક ખૂણા પર રીફ્લેક્શન ને નુંન્યતમ કરવા માગું છું શું તે શક્ય છે તમારે બાઉન્ડ્રી કંડીશન ને બદલવી પડશે બરાબર તેથી બાઉન્ડ્રી કંડીશન ને બદલાવતા શું થશે તેથી મારો મતલબ કે આપણે આ પછીથી કરીશું પરંતુ મૂળભૂત રીતે જો હું અહીં કેટલાક નવા પદ જેમકે અથવા કઈક રજૂ કરું છું એવી રીતે કે અહીં આ વાક્યપર રદ થાય છે પછી હું બાઉન્ડ્રી કંડીશન ને નિયંત્રણ કરી શકું છું ધારો કે મારા સિમ્યુલેશનની અંદર હું જાણું છું કે મોટા ભાગના તરંગો ક્યાં કારણોસર શુધી પહોચે છે ત્યાબાદ હું બાઉન્ડ્રી ની કંડીશન ને બદલી શકું છું જેથી પર સંપૂર્ણરીતે શોષાય જાય બાકીના પાસે પણ કેટલાક હશે હા હા તમારે પણ તે જ રીતે તમારે તેને ડાબી બાજુ બદલવું પડશે વિદ્યાર્થી પરંતુ ફક્ત ડાબી બાજુ અને આ વિકલન તે તરંગ માટે યોગ્ય છે જે જમણી બાઉન્ડ્રી પર ઇન્સીડેંટ થાય છે હવે જો હું ડાબી બાઉન્ડ્રી વિશે વાત કરું છું મારી બાઉન્ડ્રી ની કંડીશન કે જે હું લાગુ કરું છું તે આ હશે નહીં બરાબર તે અન્ય બાઉન્ડ્રી હશે અન્ય બાઉન્ડ્રી કંડીશન નો અર્થ સમીકરણ ૩ છે હું રીફ્લેક્શન સહગુણક શું છે તે શોધવા માટે સમાન વિશ્લેષણ કરીશ અને તમને એક સમાન વસ્તુ મળશે તેથી સામાન્ય રીતે મારું ગણનાત્મક ક્ષેત્ર વિસ્તાર આવું લાગે છે મારી પાસે દરેક ભાગો માટે અલગ અલગ બાઉન્ડ્રી કંડીશન છે જો હું આપણી જમણી બાજુની બાઉન્ડ્રી ની કંડીશન ને ડાબી બાઉન્ડ્રી પર વાપરીશ તો મને 0 પર શૂન્ય રીફ્લેક્શન મળશે નહિ તેથી આ પ્રકારની ભૂલો ના કરો રેફ્લેક્ષન ઉમેરવામાં આવશે અને તે આના બરાબર થઇ જશે